ફરી સ્વાગત છે તેથી આ પર્ટિક્યુલર લેકચર માટે આ છેલ્લું મોડ્યુલ છે આપણે ઓપએમ્પ ને જોઈ રહ્યા હતા અને ઓપએમ્પનો ઉપયોગ અનેક સર્કિટમાં કરી રહ્યા હતા આપણે ક્યાં વાપર્યું છે આપણે ઓપએમ્પનો ઉપયોગ ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર તરીકે કર્યો છે આપણે ઓપએમ્પનો ઉપયોગ નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર તરીકે કર્યો છે આપણે ઓપએમ્પનો ઉપયોગ સમિંગ એમ્પ્લીફાયર તરીકે કર્યો છે આપણે ઓપએમ્પનો ઉપયોગ ઈન્ટિગ્રેટર તરીકે કર્યો છે હવે આપણે જોઈશું કે ઓપએમ્પનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે એટલે કે આપણે ઓપએમ્પનો ઉપયોગ યુનિટી ગેઈન એમ્પ્લીફાયર તરીકે પણ કર્યો છે અને આપણે ઘણી સમસ્યાઓ સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે અને આપણે સોલ્યુશનો શોધી કાઢ્યા છે અને મોટે ભાગે થિયરી ક્લાસમાં તમને જે વસ્તુઓ શીખવવામાં આવી હતી તે પણ હું એક્સપેરિમેન્ટલ ક્લાસોના એક ભાગ તરીકે બતાવીશ તેથી હવે જો તમે સ્લાઇડ ઉપર પાછા આવી શકો છો તો તમે જે જુઓ છો તે એક ડિફરન્શિએટર છે તેથી જો તમે છેલ્લું મોડ્યુલ જોયું હોય તો તેનું કન્ફિગ્યુરેશન ઇન્ટિગ્રેટરની વિરુદ્ધ છે યાદ રાખો જુઓ અહીં ઇન્ટિગ્રેટર છે જુઓ અહીં કેપેસિટર છે તેથી માત્ર R અને C ની સ્થિતિ બદલીને હું એક ઇન્ટિગ્રેટર અને ડિફરન્શિએટર સર્કિટ બનાવી શકું છું તો ડિફરન્શિએટર શું છે ડિફરેન્ટિએટર એ એક સર્કિટ છે જેનું આઉટપુટ પ્રમાણસર છે જેનું આઉટપુટ ઇનપુટ વોલ્ટેજના નેગેટિવ ડિફરન્શિએટરના પ્રમાણસર છે ડિફરન્શિએટર એ એક સર્કિટ છે જેનું આઉટપુટ સમયના સંદર્ભમાં નેગેટિવ ડિફરન્શિએટર ઇનપુટ વોલ્ટેજના પ્રમાણસર છે તેથી જો મારે માટે ઈકવેશન લખવું હોય તો v0 RC d vindt હવે જો R અને C દ્વારા કરંટ ઇન્ટિગ્રેટરની જેમ સમાન હોવાથી અહીંથી મારો કરંટ અને અહીંથી પસાર થતો કરંટ સમાન હશે હું આ માટે કરંટ ઈકવેશન લખી શકું છું C d vindt v0R તેથી અહીંથી હું તેનું મૂલ્ય શોધી શકું છું v0 RC d vindt હવે આપેલ આ સર્કિટ માટે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ડિફરન્શિએટર સર્કિટનું આઉટપુટ વોલ્ટેજ નક્કી કરો ધારો કે ઇનપુટ વોલ્ટેજ 3 5 વોલ્ટ છે અને ટાઈમ કોન્સ્ટન્ટ 1 5 મિલીસેકન્ડ છે ઇનપુટ વોલ્ટેજના આપેલ મૂલ્ય અને ટાઈમ કોન્સ્ટન્ટનું મૂલ્ય આપેલ છે તેથી જો મારે આઉટપુટ વોલ્ટેજ શોધવાનું હોય તો તે ખૂબ જ સરળ છે કારણ કે હું ફોર્મ્યુલા જાણું છું હું તે જાણું છું v0 RC d vindt તેથી જો હું Vo ના મૂલ્યને બદલીશ R ના મૂલ્યને બદલી શકું C ના મૂલ્યને બદલી શકું અને મને પહેલેથી જ ખબર છે કે Vin શું છે તો હું આઉટપુટ વોલ્ટેજ Vo સરળતાથી શોધી શકું છું અને જ્યારે તમે તેને સોલ્વ કરશો તો તમને તેનું મૂલ્ય મળશે Vo 1 તેથી જો તમને ડિફરન્શિએટરનું ઉદાહરણ આપવામાં આવે જેમ કે સાઈન વેવ 1 વોલ્ટ પીક ટુ પીક 1000 હર્ટ્ઝની ઉપર નીચેના સ્પષ્ટીકરણો સાથે ડિફરન્શિએટર ઉપર એપ્લાય કરવામાં આવે છે તો RF આપવામાં આવે છે C1 આપેલ છે તો આઉટપુટ વેવફોર્મ શોધો તેથી શું આપવામાં આવે છે કે જો હું 1000 હર્ટ્ઝ ઉપર સાઈન વેવ 1 વોલ્ટ પીક ટુ પીક એપ્લાય કરું છું અને હું જાણું છું કે RF નું મૂલ્ય શું છે હું જાણું છું કે C1 નું મૂલ્ય શું છે તો આઉટપુટ વેવફોર્મ શોધો તેથી આ મૂલ્ય Vin સાઈન વેવ 1 વોલ્ટ આપવામાં આવ્યું છે તેથી VinVpsin t sint તેથી વોલ્ટેજ ડિફરન્શિએટરનું આઉટપુટ આ મૂલ્ય દ્વારા આપવામાં આવે છે જ્યારે હું મૂલ્યને બદલીશ ત્યારે મને તે મળશે 2 07 cos2 t આમ આઉટપુટ વેવફોર્મ્સ અહી બતાવેલ છે તેવા દેખાય છે તેથી જો તમારી પાસે આઉટપુટ વોલ્ટેજ માટે આ ફોર્મ્યુલા છે તો તમારું આઉટપુટ વેવફોર્મ આ હશે તેથી આપણે ડિફરન્શિએટરના ઇનપુટ ઉપર વિવિધ વેવફોર્મ એપ્લાય કરીને વિવિધ વોલ્ટેજ એપ્લાય કરીને ફરીથી જોઈશું આપણે જોઈશું કે ડિફરન્શિએટરના આઉટપુટ ઉપર આપણે વિવિધ વેવફોર્મ્સ કેવી રીતે મેળવી શકીએ તેથી આપણે જે જોયું છે તે આપણે ઓપએમ્પને ડિફરન્શિએટર તરીકે જોયું છે અને પછી આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનું ઉદાહરણ ડિફરન્શિએટર તરીકે જોયું છે તેથી હવે પછીના લેક્ચરમાં આપણે ઓપએમ્પને ફિલ્ટર તરીકે વાપરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું તેથી હવે ઓપએમ્પનો ઉપયોગ ઘણી એપ્લિકેશનો માટે થઈ શકે છે અને તેની એપ્લિકેશનમાંની એક ફિલ્ટર છે તેથી આપણે જોઈશું કે આપણે ફિલ્ટર્સ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ અને સમાન પ્રકારની ફિલ્ટર સર્કિટ અને સમાન પ્રકારની આ એમ્પ્લીફાયર સર્કિટ્સ પછી ભલે તે ઇન્વર્ટિંગ નોન ઇનવર્ટિંગ ઇન્ટિગ્રેટર ડિફરન્શિએટર સમર યુનિટી ગેઇન એમ્પ્લીફાયર હોય આપણે તે સર્કિટોને બ્રેડબોર્ડ ઉપર કેવી રીતે બનાવી શકીએ તેના ઉદાહરણો જોઈશું અથવા આપણે સિમ્યુલિંક નામનું સોફ્ટવેરને પણ જોઈશું અને આપણે જોઈશું કે આપણે કેવી રીતે સિમ્યુલેશન કરી શકીએ જેથી તે સર્કિટને કેવી રીતે બનાવી શકાય તે વિશે થોડી વધુ સમજણ આપશે કે તમે કયા પ્રકારનાં સાધનોનો ઉપયોગ કરી શકો છો અને તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો ઓપરેશન એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને પર્ટિક્યુલર સર્કિટ ડિઝાઇન કરી શકો છો બરાબર તેથી ત્યાં સુધી તમે સમજો કે ખરેખર ડિફરન્શિએટર શું છે તમે ફરી એકવાર જોશો કે આપણે કેવી રીતે ડિફરન્શિએટર માટે સમસ્યા સોલ્વ કરી શકીએ છીએ અને પછી પછીના ક્લાસમાં પછીના લેક્ચરમાં આપણે જોઈશું કે ઓપએમ્પનો ફિલ્ટર તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય છે શું તે પેસિવ ફિલ્ટર છે અથવા તે એકટીવ ફિલ્ટર છે અને ત્યાં ઘણા પ્રકારના ફિલ્ટર છે જેની આપણે આગામી લેક્ચરમાં ચર્ચા કરીશું તેથી ત્યાં સુધી તમે ફક્ત આખું લેકચર જુઓ જ્યાં તમે સમજી ગયા છો કે કેવી રીતે ઓપએમ્પનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે કરી શકાય છે તો ત્યાં સુધી તમે ધ્યાન રાખજો અને હું તમને આગામી લેક્ચરમાં મળીશ બાય